આ કોર્સ બાયોલોજી ફોર એન્જીનિયર્સ અને અન્ય નોન બાયોલોજીસ્ટ માં આપનું સ્વાગત છે આ બાયોલોજીમાં રસ ધરાવતા કોઈપણ માટે છે અમે પ્રથમ લેક્ચરમાં આ કોર્સના કેટલાક પ્રારંભિક પાસાઓમાંથી પસાર થઈશું જે આ છે આ કોર્સ મારા જી કે સુરેશકુમાર અને મારા સાથીદાર ડૉ મધુલિકા દીક્ષિત દ્વારા સંભાળવામાં આવશે હું બાયોલોજિકલ એન્જિનિયર છું મધુલિકા દીક્ષિત બાયોલોજીસ્ટ છે તેથી આ સંયોજન બિન જીવવિજ્ઞાની ઇજનેરો અને અન્ય બિન જીવવિજ્ઞાનીઓ માટે જીવવિજ્ઞાનમાં શ્રેષ્ઠ લાવશે તેવી અપેક્ષા છે સ્ટેફી જોસ અને અભિરામ ચરણ તેજ દ્વારા તમને યોગ્ય રીતે મદદ કરવામાં આવશે તેઓ તમારી સાથે ભારેઊંડાણપૂર્વક વાર્તાલાપ કરશે આ ચાર અઠવાડિયાનો અથવા દસ કલાકનો કોર્સ છે બીજા શબ્દોમાં કહીએ તો અમારા પ્રવચનો લગભગ દસ કલાકના અને તે ખૂબ ઓછા સમયગાળાના હશે દરેક પ્રવચન લગભગ પંદર મિનિટથી લગભગ ચાલીસ મિનિટ વચ્ચેનું હશે અને બધાં વ્યાખ્યાનો મળીને કુલ દસ કલાકના હશે અને આ તમને ચાર અઠવાડિયામાં ચાર હપ્તામાં આપવામાં આવશે તેથી તે દર અઠવાડિયે લગભગ બે થી ત્રણ કલાકના પ્રવચનો માટે આવે છે અને અમે તેને એવી રીતે તૈયાર કરીશું કે તમારા માટે તેને આત્મસાત કરવું સરળ બને તમારા માટે આત્મસાત કરવું રસપ્રદ રહેશે વગેરે આ મૂલ્યાંકન માટે છે અમે જે માનીએ છીએ તે મૂલ્યાંકન કરતાં શીખવું વધુ મહત્વનું છે પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે મૂલ્યાંકન અમારા પ્રેક્ષકો માટે મહત્વપૂર્ણ છે મૂલ્યાંકન બે ગણું હશે પ્રથમ અસાઇનમેન્ટ દ્વારા છે દર અઠવાડિયે એક અસાઇનમેન્ટ હશે સામાન્ય રીતે લગભગ દસ પ્રશ્નો અને તે બધા અથવા તેમાંથી મોટાભાગના બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે ચારેય અસાઇનમેન્ટ એકસાથે પચીસ ટકા માર્ક્સ અને અંતિમ માર્કસ તરફ પચીસ ટકા વેઇટેજ ધરાવશે કોર્સના અંતે વિવિધ સ્થળોએ પ્રોક્ટોરેડ પરીક્ષા હશે આ કોમ્પ્યુટર પર હશે ફરીથી બહુવિધ પસંદગીના પ્રશ્નો આધારિત હશે અને આ આ પરીક્ષા આપવામાં આવેલ અસાઇનમેન્ટની લાઇન પર હશે અને આ પરીક્ષા અંતિમ ગુણ તરફ પચાસી ટકા વજન વહન કરશે અને જેમ તમે પહેલાથી જ જાણતા હશો જે લોકો પરીક્ષા આપવાનું પસંદ કરે છે તેઓ તેમના પ્રદર્શનના આધારે પ્રમાણપત્ર માટે પાત્ર છે મને લાગે છે કે વિગતો NPTEL વેબસાઇટમાં આપવામાં આવી છે તે સમયાંતરે બદલાતી રહે છે મને લાગે છે કે તે સામાન્ય રીતે લગભગ ચોક્કસ ટકાવારી સુધી તમને ભાગીદારીનું પ્રમાણપત્ર મળે છે અને પછી તમને પ્રદર્શનના સ્તરના આધારે અન્ય ત્રણ પ્રમાણપત્રો મળે છે મને લાગે છે કે અંતિમને ગોલ્ડ સ્ટાર અને તેથી વધુ સાથે કંઈક કરવાનું છે તમે NPTEL વેબસાઇટ પર વિગતો જોઈ શકો છો આ પ્રશ્નો એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તે બધા સ્પેક્ટ્રમમાં હોય અમારો સામાન્ય રીતે ઉદ્દેશ્ય એ છે કે લગભગ ત્રીસ ટકા પ્રશ્નો કોર્સ લઈ રહેલા તમામ લોકો માટે યોગ્ય છે કોર્સના તમામ સહભાગીઓ લગભગ ત્રીસ ટકા પ્રશ્નોના જવાબો આપી શકશે સગાઈ કૌશલ્ય અને રુચિના સ્તરના આધારે ત્રીસથી એંસી જવાબ આપી શકશે અને છેલ્લા વીસ ટકા મેળવવા માટે વ્યક્તિ ખરેખર સારું હોવું જરૂરી છે તે રીતે અમે સામાન્ય રીતે અમારા અસાઇનમેન્ટ તેમજ પરીક્ષાઓ ડિઝાઇન કરીએ છીએ પ્રવચન દરમિયાન ઘણી બધી વધારાની સામગ્રીનો નિર્દેશ કરવામાં આવશે જે સામગ્રી તરીકે તમને સાઇટ પર ઉપલબ્ધ છે અને તેથી વધુ તે ખરેખર સારું રહેશે જો તમે સામગ્રીની વધુ સારી સમજણ અને પ્રશંસા માટે તેમાંથી પસાર થઈ શકો તેમાંથી કેટલીક વધારાની સામગ્રી હશે તેમાંથી કેટલીક અમને ખરેખર લાગે છે તેનો અર્થ એ છે કે મને ખરેખર લાગે છે કે તમારે તે વિડિઓઝ અને તે આંકડાઓને વાંચવું અને અભ્યાસક્રમની સારી પ્રશંસા માટે તે વાંચન સોંપણીઓમાંથી પસાર થવું જોઈએ તેથી તે હું કંઈક અંશે ફરજિયાત કહીશ અમે તમને તેમાંથી પ્રશ્નો પણ પૂછી શકીએ છીએ જ્યારે અન્ય કે જેને વધારાની સામગ્રી તરીકે સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે તે તમારા પર છે તમે તેને વધુ સારી રીતે સમજવા માટે જઈને વાંચી શકો છો વગેરે વગેરે આ કોર્સ માટે ઉપયોગમાં લેવાતા સંદર્ભ પુસ્તકોમાંથી એકનું કવર દર્શાવેલું છે તે કેમ્પબેલ અને રીસ દ્વારા "બાયોલોજી" છે આ અહીં સાતમી આંતરરાષ્ટ્રીય આવૃત્તિ છે દેશ વિશિષ્ટ આવૃત્તિઓ અલગ દેખાઈ શકે છે જે થોડા સમય પહેલા બહાર પાડવામાં આવી છે હવે અમે દસમી આવૃત્તિમાં છીએ જો કે હું સાતમી આઠમી અને દસમી આવૃત્તિના વિષયવસ્તુના કોષ્ટકમાંથી પસાર થયો છું ત્યાં તફાવતો છે પરંતુ તે તફાવતો જીવવિજ્ઞાનના પ્રારંભિક સંપર્કમાં કોઈ વાંધો નથી તેથી તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી આ બીજું જાડું પુસ્તક છે અને હવે ઉપલબ્ધ માહિતીને કારણે કોઈપણ જીવવિજ્ઞાન પુસ્તક વ્યાજબી રીતે જાડું પુસ્તક હશે અમે તેના તમામ ભાગોને જોઈશું નહીં અમે આ પુસ્તકમાં કેટલાક પ્રકરણો અને કેટલાક પ્રકરણોના કેટલાક વિભાગો જોઈશું જો કોઈને રુચિ હોય તો અમે આ પુસ્તકમાં કયા પ્રકરણો કરવા જઈ રહ્યા છીએ તે અમે તેમને નિર્દેશ કરી શકીએ છીએ આ સંદર્ભ પુસ્તકો છે તેથી તેઓ જે રીતે વિષયને સંબોધિત કરે છે તે રીતે અમે તેમને અનુસરીશું નહીં અને તેથી આગળ અમે તેમની પાસેથી માહિતી લઈશું આ કોર્સ માટે સંદર્ભ પુસ્તક તરીકે પણ ભલામણ કરાયેલું બીજું પુસ્તક છે ગેરાલ્ડ કાર્પનું "સેલ અને મોલેક્યુલર બાયોલોજી" આ પણ એક સરસ પુસ્તક છે તેનું ઉપશીર્ષક છે વિભાવનાઓ અને પ્રયોગો તે પણ એક સરસ પુસ્તક છે જો તમે આ પુસ્તકો તમારા હાથ માં આવે તો તમે તેને વાંચશો તો તે સારું રહેશે હવે ચાલો આપણે બાયોલોજી જોવાનું શરૂ કરીએ ઠીક છે જ્યારે તમે બાયોલોજી વિશે વિચારો છો ત્યારે તે તમારા મગજમાં શું લાવે છે હું વિદ્યાર્થીઓના ચોક્કસ સજાતીય સમૂહ સાથે વ્યવહાર કરવા માટે ટેવાયેલો છું હું જાણું છું કે તેમના મગજમાં શું આવે છે હું તેમને કહીશ તમારા મગજમાં શું આવે છે તમારી પૃષ્ઠભૂમિના આધારે મને લાગે છે કે જ્યારે તમે જીવવિજ્ઞાન વિશે વિચારો છો ત્યારે તમારા મગજમાં આશ્ચર્યનું એક ચોક્કસ પાસું આવે છે એવી ઘણી બધી વસ્તુઓ છે જે તમે સમજી શકતા નથી અમે સમજી શકતા નથી જ્યારે આપણે જીવવિજ્ઞાનને નજીકથી જોઈએ છીએ ત્યારે આપણે તેના વિશે આકર્ષિત થઈએ છીએ જીવવિજ્ઞાનમાંથી શીખવા જેવું ઘણું બધું છે અને આ તમામ પાસાઓ ખરેખર અદ્ભુત છે તે જ સમયે જો તમે મારા વિદ્યાર્થીઓને પૂછો જેઓ સામાન્ય રીતે એન્જિનિયર છે તો તેઓને બાયોલોજી પ્રત્યે ડર છે કારણ કે તેઓ શાળામાં બાયોલોજીના સંપર્કમાં આવ્યા છે બીજું કંઈ નથી તેથી અમારી પાસે અહીં તમામ ઇજનેરો માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે સામાન્ય રીતે તેમના ત્રીજા સેમેસ્ટરમાં હવે મને લાગે છે કે તે થોડાક પછીના સેમેસ્ટરમાં છે જ્યાં અમે તેમને મેળવવા પૂછવા તેમને જીવવિજ્ઞાન માટેના ડરને દૂર કરવા માટે કામ કરીએ છીએ હું તમને તેનું કારણ જણાવીશ મોટે ભાગે આ સદીમાં ઇજનેરો જીવવિજ્ઞાનના અમુક પાસાઓ સાથે ઇન્ટરફેસ કરી રહ્યા હોય તે ક્ષેત્રની દ્રષ્ટિએ તેઓ જેમાં યોગદાન આપતા હશે અને તે ક્ષેત્રથી ડરવાનો કોઈ અર્થ નથી અને તેનાથી ડરવાનું કંઈ નથી તે એક બીજું પાસું છે જે ધ્યાનમાં આવી શકે છે કોઈ પણ સંજોગોમાં ત્યાં ઘણું વચન છે જીવવિજ્ઞાન પાસેથી ઘણી અપેક્ષાઓ છે ખાસ કરીને આ સદીમાં તો શા માટે આપણે જીવવિજ્ઞાન જાણવાની જરૂર છે પ્રથમ પડકારોનો ઉકેલ શોધવા માટે જે માનવજાતનો સામનો કરે છે તમે જાણો છો ઐતિહાસિક રીતે કહીએ તો કદાચ એક સદી પહેલા એરોપ્લેન વિમાન શક્ય બન્યું હતું ઓછામાં ઓછું આપણે જે ઇતિહાસ જાણીએ છીએ તે મુજબ આપણે એરોપ્લેન ઉડતા પક્ષી દ્વારા પ્રેરિત હતા માણસે પક્ષીને ઉડતું જોયું તે અથવા તેણી તે રીતે ઉડવા માંગતી હતી અને તેથી એરોપ્લેનનો ઉપયોગ કરીને તે રીતે ઉડવાનું શક્ય બનાવ્યું તે સરળ કાર્ય નહોતું પરંતુ આખરે માનવજાત ત્યાં પહોંચ્યું અને આજકાલ તે મુસાફરીનું એક ખૂબ જ પ્રમાણભૂત સ્વરૂપ છે જેને આપણે સ્વીકારીએ છીએ ટકાઉપણું આજકાલ તે ખૂબ જ મોટું પાસું છે અને આપણે જે કંઈ પણ કરીએ છીએ અમે ટકાઉ ફેશનમાં કરવાનું પસંદ કરીએ છીએ જેથી કરીને આપણે આપણા ગ્રહને બગાડી ન જઈએ અને તેને આવનારી પેઢીઓ માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છોડી દઈએ જે આપણે સામાન્ય રીતે ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ તે એ છે કે જીવવિજ્ઞાન પહેલાથી જ ટકાઉ પદ્ધતિઓ શોધી ચૂકી છે આ પૃથ્વી સંભવતઃ 4 5 બિલિયન4 5 અબજ વર્ષ જૂની છે પ્રાઈમેટ્સ લગભગ 65 મિલિયન650 લાખ વર્ષો પહેલા વિકસિત થયા હતા માનવજાત લગભગ 50 મિલિયન500 લાખ વર્ષો પહેલા વિકસિત થઈ હતી અને જ્યારે પૃથ્વી પોતે લગભગ 4 5 અબજ વર્ષો ની આસપાસ છે અને જીવનનો વિકાસ કેટલાક અબજ વર્ષો પહેલા હોય શકે છે અને સમય જતાં જીવવિજ્ઞાનને ટકાઉ ફેશનમાં વસ્તુઓ કરવા માટેની પદ્ધતિઓ મળી છે જીવન સ્વરૂપો વિકસિત થયા છે ઓછામાં ઓછા લાખો વર્ષોથી અથવા તો અબજો વર્ષોથી તેમની આસપાસના વાતાવરણ સાથે સુમેળમાં સહ અસ્તિત્વ ધરાવે છે તેથી તે બધું જ છે આપણે ફક્ત તેને જોવું પડશે અને જીવવિજ્ઞાનમાંથી શીખવું પડશે અને ટકાઉ જીવન જીવવા માટે તે પ્રથાઓ અપનાવવી પડશે અને ટકાઉપણું એ આજકાલ આપણી સામે ખૂબ મોટો પડકાર છે તેથી જો તમને ઉકેલોની જરૂર હોય તો જુઓ કે બાયોલોજી તે કેવી રીતે કરે છે અને તે ત્યાં છે અને આપણે કદાચ તેમાંથી કેટલાકને સ્વીકારવાની જરૂર છે હું ઈચ્છું છું કે તમે આ વિડિઓઝ જુઓ તેમાંના ત્રણ છે મને સૂચિબદ્ધ કરવા દો અને પછી તેમના વિશે વાત કરો મિમિક્રી દ્વારા ડિઝાઇન આ છે ત્યાં એક ફાઇલ હશે જે તમને કોર્સ સામગ્રી સાથે પીડીએફ ફાઇલ તરીકે ઉપલબ્ધ હશે તે ફાઇલમાં આ એક ક્લિક કરી શકાય તેવી લિંક હશે તે દરેક લેક્ચર સાથે ઉપલબ્ધ હશે તમારે ફક્ત જવાની જરૂર છે અને આ વિડિઓઝ અથવા કાગળો અથવા આંકડાઓ વગેરે જોવા માટે આના પર યોગ્ય રીતે ક્લિક કરવાની જરૂર છે સ્પષ્ટ કારણોસર તેનો અહીં સમાવેશ કરી શકાતો નથી પરંતુ તે ખૂબ જ સારી વિડિઓઝ છે પ્રથમ એક મિમિક્રી દ્વારા ડિઝાઇન છે આ વસ્તુઓની ડિઝાઇન વિશે વાત કરે છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ જીવવિજ્ઞાનનો ઉપયોગ કરતા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઠીક છે તેથી બાયો મિમિક્રી અમે જૈવિક પાસાઓની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તે એક સરસ નાનો વિડિયો છે જે લગભગ ત્રણથી ચાર મિનિટ લાંબો હોઈ શકે છે પછી ટકાઉ કોણથી બાયો મિમિક્રી જેનીન બેન્યુસ જે બાયો મિમિક્રી પાસાઓમાં જાણીતી વ્યક્તિ છે આ ફરીથી એક ટૂંકો વિડિયો છે જે લગભગ ત્રણથી મિનિટ લાંબો હોઈ શકે છે છેલ્લું બાયો મિમિક્રી થોડું જૂનું છે પણ ખૂબ જ સુસંગત છે ઠીક છે આ જેનિન બેન્યુસ વિવિધ ઉદાહરણો વિશે વાત કરે છે તમે જાણો છો વ્હેલ તેણી આ વિશે વાત કરે છે વ્હેલમાંથી એકની સપાટી છે જે બેક્ટેરિયાને તેના પર વળગી રહેવા દેતી નથી અને વધવા દેતી નથી ઠીક છે અને તે વિશે વિચારો જો આપણી પાસે આવી કેટલીક સપાટી હોય તો ત્યાં કોઈ આવરણ નથી એવું કંઈ નથી તે માત્ર છે સપાટીની પ્રકૃતિ જે બેક્ટેરિયાને મંજૂરી આપતી નથી જે ઘણી બધી ખરાબ બાબતોનું કારણ બને છે જેમ આપણે જાણીએ છીએ ચેપ જે તેની સપાટી પર બેક્ટેરિયાને વધવા દેતા નથી તેથી તેના વિશે વિચારો જો આપણે આપણી હોસ્પિટલોમાં માઇક્રો સ્કેલ પર સમાન સપાટી મેળવી શકીએ તો ચેપની સમસ્યા દૂર થઈ જશે ખરું ને તેથી અસરો મોટી છે ત્યાં ભૃંગ છે જે તેમની પાણીની જરૂરિયાતો માટે હવામાં ભેજનો ઉપયોગ કરે છે તેમના શરીરની રચના અથવા તેમના હાડપિંજરના એક ભાગની રચના એવી રીતે બનાવવામાં આવી છે કે હવામાંથી ભેજ મેળવવા માટે તે ખૂબ જ શુષ્ક સ્થળોએ રહે છે અને જે પાણી એકઠું થાય છે તે સીધું તેના મોંમાં જાય છે વગેરે અને કેટલીક સમાન રચનાઓનો ઉપયોગ પાણી મેળવવા માટે કરી શકાય છે જેમ કે આપણી આસપાસની ભેજવાળી હવા ખાસ કરીને ચેન્નાઈમાં તે ખૂબ જ ભેજવાળી છે તેથી જો તે કરી શકાય તો પાણીની અછતને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય છે અને એવું બને છે કે ત્યાં પહેલેથી જ આ કામ કરતી કંપનીઓ છે અમે કદાચ નથી કરી શકતા કદાચ આપણે તેનાથી બહુ પરિચિત ન હોઈએ પરંતુ હું જાણું છું કે મારા એક વિદ્યાર્થીના પિતાની એક કંપની છે જે આ બરાબર કરે છે વગેરે વગેરે તેથી ત્યાં વિવિધ માર્ગો છે ચાલો હું તમને વધુ એક ઉદાહરણ આપું આપણે સૌર ઉર્જા જોઈ રહ્યા છીએ ને આ પ્રકાશ મેળવવા માટે રાસાયણિક આધારિત સૌર કોષોનો ઉપયોગ કરે છે બીજા શબ્દોમાં કહીએ તો પ્રકાશ તેના પર પડે છે અને ઇલેક્ટ્રોન તેમાંથી બહાર જાય છે અને આ રીતે તમને વીજળી મળે છે પ્રકાશસંશ્લેષણ બરાબર એ જ વસ્તુ ખૂબ જ કાર્યક્ષમ રીતે કરે છે ખરું ને તો શું આપણે પ્રકૃતિમાં જે રીતે પ્રકાશસંશ્લેષણ થાય છે તેમાંથી પ્રેરણા મેળવી શકીએ અને તેને વધુ કાર્યક્ષમ સૌર કોષોમાં અનુવાદિત કરી શકીએ આ એવી વસ્તુ છે જેના પર અત્યારે કામ ચાલી રહ્યું છે સફળતાનું અમુક સ્તર તે સંપૂર્ણ રીતે સધ્ધર બને તે પહેલા તે ઘણો લાંબો રસ્તો છે અને તેથી વધુ તેથી ત્યાં વિવિધ વસ્તુઓ છે જે તમે કરી શકો છો વિવિધ વિચારો વસ્તુઓ કરવાની વિવિધ રીતો જે આપણે પ્રકૃતિ પાસેથી શીખી શકીએ છીએ અને તેનો ઉપયોગ આપણી પોતાની જરૂરિયાતો માટે કરી શકીએ છીએ તો આ ત્રણ વીડિયો અને બાયો મિમિક્રી તમને તેના વિશે વધુ માહિતી આપી શકશે બીજું કારણ બાયોલોજીનો અભ્યાસ કરવાનું કારણ એ છે કે આપણે બધા જૈવિક જીવો છીએ શું આપણી તંદુરસ્તી શારીરિક અને માનસિક બંને સારી હોઈ શકે આપણે બધા આપણને બધાને સારું લાગે છે કે તમે જાણો છો રોગો વિના સારા બનો માનસિક રીતે સજાગ રહો માનસિક શાંતિ અનુભવો વગેરે શું તે કરી શકાય બાયોલોજી કોષ તેની પ્રક્રિયાઓ સમગ્ર પ્રણાલીઓની વધુ સારી સમજણ દ્વારા ચોક્કસપણે હા સ્થૂળતા જેવી સાદી બાબતો પણ બરાબર સમજાતી નથી તમે જાણો છો શા માટે લોકો મેદસ્વી બને છે અહીં કેલરી ગણવાની આ કોઈ સામાન્ય પરિસ્થિતિ નથી અને તેથી આપણે સમજી શકીએ છીએ કે ઘણું સારું અને તેથી જેથી કરીને લોકોને પુનઃઉત્પાદન રૂપે તેમના યોગ્ય વજન સુધી ખૂબ પીડા વિના જેમ કે હાલમાં કરવામાં આવી રહ્યું છે ત્યાં કેટલાક વિડીયો છે જે હું તમને જોવા માંગુ છું અને હું કહું છું કે આ જોવા માટે જરૂરી વિડીયો છે તે જ રીતે પહેલા ત્રણ હતા પ્રથમ પ્રોફેસર શીલા નિરેનબર્ગ દ્વારા 2011ની ટેડ ટોક છે આ કૃત્રિમ રેટિના પર છે ઠીક છે આ તેની લિંક છે જે તમારી પાસે અન્ય ક્લિક કરી શકાય તેવી પીડીએફ પર ઉપલબ્ધ હશે જ્યારે તમે આ વિડિયોઝ જોશો ત્યારે હું ઈચ્છું છું કે તમે જુઓ કે કેવી રીતે તમારા ક્ષેત્રનો તમારા ક્ષેત્રના પાસાઓનો ઉપયોગ વિશાળ સમસ્યાઓ વિશાળ પડકારોને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે જે અહીં આપવામાં આવી રહ્યો છે આ કૃત્રિમ રેટિના છે જે એવા માધ્યમ વિશે વાત કરે છે કે જેના દ્વારા ક્ષતિગ્રસ્ત રેટિના ધરાવતા લોકો જોઈ શકશે આમાં પહેલેથી જ સફળતાનું સારું સ્તર છે આ 2016 છે થોડું જૂનું 2011 તેથી તે પછી ઘણો વિકાસ થયો છે પરંતુ મૂળભૂત વિચાર સમાન છે મૂળભૂત ખ્યાલો બધા સમાન છે જો તમે એન્જિનિયર છો તો તમે જોઈ શકો છો કે તે તમામ પાસાઓ શું છે શું તે કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ મટિરિયલ એન્જિનિયરિંગ અને તેથી વધુ છે કે જે આ પડકારને બનાવવા અથવા તેને બનાવવા અથવા સંબોધિત કરવા તેને શક્ય બનાવે છે આ પડકારનો સામનો કરો તમે તે જોઈ શકો છો આ લગભગ દસ મિનિટ લાંબો છે અને આગળનો વિડિયો જેની હું ભલામણ કરીશ તે મગજના કમ્પ્યુટર ઇન્ટરફેસ પર છે લિંક આ છે આ ક્વાડ્રિપ્લેજિક્સ ફરી ચાલવાની શક્યતા વિશે વાત કરે છે ફક્ત મગજનો ઉપયોગ કરીને ફક્ત મગજમાં વિદ્યુત સંકેતોનો ઉપયોગ કરીને તેઓ ફરીથી ચાલી શકશે કે કેમ ઘણો વિકાસ થયો છે ત્યાં એક જાણીતું હતું અથવા ત્યાં એક પ્રચાર પાસું હતું જે તાજેતરના વિશ્વ કપનો પણ એક ભાગ હતો જ્યાં ક્વોડ્રિપ્લેજિક એવા કેટલાક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ફૂટબોલને લાત મારવા માટે માનવામાં આવતું હતું તેથી તમે આ જોવા માગો છો અને જ્યારે તમે આ જોઈ રહ્યા હોવ ત્યારે વિચારો કે આ સમસ્યાઓના નિરાકરણ માટે તમારા બધા ક્ષેત્રોનો અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આને કારણે ખાસ કરીને તમારા જેવા લોકો દ્વારા જેઓ ઘણા જુદા જુદા ક્ષેત્રોમાં હશે કે જેઓ તમે જુઓ છો તે રીતે જીવવિજ્ઞાન સાથે સીધો સંબંધ ધરાવતા નથી તે લોકોને આમાં ફાળો આપવો તે લોકોને આમાં રસ લેવો એ આ સમગ્ર અભ્યાસક્રમનો હેતુ છે અથવા આ સમગ્ર અભ્યાસક્રમનો એક હેતુ છે ત્રીજું કારણ આપણે શા માટે કરી શકીએ છીએ આપણે જીવવિજ્ઞાન જાણવા માંગીએ છીએ કારણ કે તે ત્યાં છે અને તેને સમજવાની જરૂર છે આને વિદ્વાન દૃષ્ટિકોણ કહેવાય ઠીક છે ઘણા લોકો આ દૃષ્ટિકોણને સમજી શકતા નથી તે ઠીક છે પરંતુ જો તમે તે રીતે લક્ષી છો તો તમને તેના માટે પહેલેથી જ અનુભૂતિ થશે તમે હજી પણ તેને સ્વીકારી શકશો નહીં પરંતુ તમને તેના માટે ચોક્કસ લાગણી હશે અને અનુભવ સાથે તમે જાણો છો કે તે એક ખૂબ જ માન્ય અને ખૂબ જ ઉચ્ચ સ્તરનો પ્રકાર છે કારણ કે તેનું મહત્વ દાયકાઓ અથવા કદાચ સદીઓથી પણ વધારે છે તે એટલા માટે છે કારણ કે તમે જાણો છો કે અમે એવી કોઈ વસ્તુની પ્રશંસા કરીએ છીએ જે તાત્કાલિક વ્યવહારુ એપ્લિકેશન ધરાવે છે અને આવા દૃષ્ટિકોણમાં તાત્કાલિક વ્યવહારિક એપ્લિકેશન હોઈ શકતી નથી તમે ક્યારેય જાણતા નથી કેટલીકવાર કંઈક કે જે ખૂબ જ વિદ્વતાપૂર્ણ લાગે છે તમે જાણો છો તમે તેને સમજવા માંગો છો તમે તેને શીખવા માંગો છો કારણ કે તે એક વર્ષમાં એક એપ્લિકેશન હોઈ શકે છે જેમ કે ભૂતકાળમાં બન્યું છે અને આના જેવું કંઈક તમે જાણો છો અમે મેન્ડેલિયન જિનેટિક્સ જોઈશું તે આ પ્રકારનું બહુ પ્રમાણભૂત અથવા ઉત્તમ ઉદાહરણ નથી પરંતુ મેન્ડેલિયન જિનેટિક્સ એ કંઈક છે જેને આપણે પછીના લેક્ચરમાં જોઈશું આ ગ્રેગોર મેન્ડેલ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું કારણ કે તે ત્યાં હતું તે એક સાધુ હતો તે છોડનો અભ્યાસ કરવા માંગતો હતો અને છોડનો અભ્યાસ કરીને તે વારસાના સાર સાથે આવ્યો મનુષ્ય કેવી રીતે તેમના માતાપિતા પાસેથી વસ્તુઓનો વારસો મેળવે છે ઘણીવાર તેમના દાદા દાદી અને તેથી વધુ તેના સિદ્ધાંતો અને તે હવે વિશાળ બની ગયું છે કદાચ એક સદી પછી ઘણું એક સદી પછી આગાહી કરવામાં સમર્થ હશે કે કેમ ચોક્કસ બાળકમાં રોગ થશે વગેરે ઉત્તમ ઉદાહરણ વીજળી છે વીજળી મળી ત્યારે લોકોએ કહ્યું કે આ બધું સારું છે પણ શું ખરેખર ઉપયોગી થશે અને આ બધું જે લોકો કહી શકે છે કે જેઓ વીજળી સાથે સંકળાયેલા હતા તે હા કદાચ હવે નહીં હોય કદાચ ઘણું પાછળથી હશે અને આપણે બધા જાણીએ છીએ કે આજકાલ વીજળી શું છે આપણે વીજળીના ટેકા વિનાના જીવન વિશે વિચારી પણ શકતા નથી જીવનને સમજવા માટે અને આપણી ભાવિ પેઢીઓ માટે ટકાઉ બહેતર જીવન બનાવવા માટે જીવવિજ્ઞાનમાં ઘણા મહત્વપૂર્ણ યોગદાનની અપેક્ષા રાખવામાં આવે છે અને તે યોગદાન આપણે આ સદીમાં જીવવિજ્ઞાન માટે કહીએ છીએ તેમ કરવામાં આવી રહ્યા છે હવે મને આ પરિચયમાં જ થોડો ઊંડો વિચાર કરવા દો હું સામાન્ય રીતે અમારા વિદ્યાર્થીઓને અમારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન પૂછું છું તમારામાંથી કેટલાએ બારમા ધોરણમાં બાયોલોજી કર્યું છે આ પહેલો પ્રશ્ન છે જે મેં વિદ્યાર્થીઓને પૂછ્યો હતો જ્યારે પણ મેં મારા સાથીદારો સાથે આ કોર્સ સંભાળ્યો હતો અને સામાન્ય રીતે લગભગ પાંચ ટકા અથવા પાંચ ટકાથી ઓછા લોકોએ તેમના બારમા ધોરણમાં બાયોલોજી કર્યું હશે આપણા જ ડિપાર્ટમેન્ટ બાયોટેકનોલોજીમાં પણ દસ ટકાએ બારમા ધોરણમાં બાયોલોજી કર્યું હશે નેવું ટકાએ નહીં કર્યું હશે અને કિસ્સામાં બધા વિભાગો એકસાથે મૂકવામાં આવે છે બધા એન્જિનિયરિંગ વિભાગો એકસાથે મૂકવામાં આવે છે લગભગ 98 પંચાવન થી 98 ટકા લોકોએ તેમના બારમા ધોરણમાં જીવવિજ્ઞાન કર્યું ન હોત તે એટલા માટે છે કારણ કે અહીં સ્નાતકના કાર્યક્રમોમાં પ્રવેશ માટે તેઓનું ગણિત ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર પર પરીક્ષણ કરવામાં આવે છે અને સંભવતઃ હા આ મુખ્ય વસ્તુઓ છે જેનું પરીક્ષણ કરવામાં આવે છે અને તેથી તેમને જીવવિજ્ઞાનની જરૂર નથી એટલું જ નહીં અન્ય સામાજિક પાસાઓ પણ છે જે પ્રકારના સીધા જાહેર વિદ્યાર્થીઓને અમુક ક્ષેત્રોમાં પ્રવેશ આપે છે જે દેશના એકંદર વિકાસ માટે ખરેખર ઇચ્છનીય ન પણ હોય અને જ્યારે આવા વિદ્યાર્થીઓને સંબોધવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે તેમનામાં અમુક વિષયો માટે પસંદગી હોય છે જે ચોક્કસપણે જીવવિજ્ઞાન નથી અને તેમાંના ઘણાને ગણિત ખૂબ ગમે છે ગણિતમાં તેમની પોતાની ક્ષમતાના સ્તરને ધ્યાનમાં લીધા વિના તેઓ બધાને ગણિત ખૂબ ગમે છે અને તેથી મેં તેમને આ પ્રશ્ન પૂછ્યો ચાલો વિચારીએ કે આપણે ગણિતમાં અંકગણિત કેવી રીતે શીખ્યા આ પાછું છે તમારા પ્રથમ ધોરણ પ્રથમ ધોરણ બીજા ધોરણ અને તેથી વધુમાં હોઈ શકે છે ત્યાં સંખ્યાઓનો સમૂહ છે ચાલો કહીએ 0 1 2 3 અને તેથી વધુ શરૂઆતમાં જ્યારે તમે સંખ્યાઓનો વિચાર કરો છો ત્યારે તમે શૂન્ય એક બે ત્રણથી શરૂ કરો છો તેઓ ઘણી જુદી જુદી વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે તેઓ રજૂ કરી શકે છે ચાલો કહીએ કે તમે જે જગ્યામાં રહો છો વિસ્તાર જથ્થા અને તેથી વધુ કોઈની પાસે જેટલો પૈસા છે તેની પાસે જેટલો સમય છે ઘણી બધી જુદી જુદી વસ્તુઓનો જથ્થો જે મનુષ્યને સંબંધિત છે તમે તેમના પર ક્રિયાઓનો સમૂહ કરી શકો છો તમે બે સંખ્યાઓ એકસાથે ઉમેરી શકો છો તમે બીજી સંખ્યામાંથી એક સંખ્યા બાદ કરી શકો છો તમે બે સંખ્યાઓનો એકસાથે ગુણાકાર કરી શકો છો તમે એક સંખ્યાને બીજી સંખ્યા દ્વારા વિભાજિત કરી શકો છો તમે કરી શકો છો જો અમુક સમય પછી તમે ચોક્કસ સંખ્યાઓની સાઈન ચોક્કસ સંખ્યાઓની કોસાઈન વગેરે લઈ શકો છો તમે તેમના પર ક્રિયાઓનો સમૂહ કરી શકો છો અને તમે એ પણ જોઈ શકો છો કે તેઓ અલગ અલગ રીતે સંબંધિત છે તમે તેમને ચડતા ઉતરતા ક્રમમાં ઓર્ડર કરી શકો છો જો તમારી પાસે સંખ્યાઓનો સમૂહ હોય તો તેમની વચ્ચે ઓછામાં ઓછા સામાન્ય બહુવિધ હોઈ શકે છે તેમની વચ્ચે સૌથી વધુ સામાન્ય પરિબળ હોઈ શકે છે અને તેથી વધુ અને આ ઓપરેશન્સ તમે જાણો છો આ ઓપરેશન્સ છે આ સંબંધો છે તે આપણા માટે ઉપયોગી છે ઉદાહરણ તરીકે જો તમારી પાસે પાંચ સફરજન અને ચાર સફરજન હોય તો તેઓ મળીને નવ સફરજન બનાવે છે ખરું ને અને જો મારી પાસે હોય તો આપણે કહીએ કે સો રૂપિયા જો કોઈ વ્યક્તિ પચીસ રૂપિયા ઉછીના લે છે તો મારી પાસે પચીસ રૂપિયા બાકી છે તે બાદબાકી હશે તેવી જ રીતે ગુણાકાર ભાગાકાર ચિહ્ન જ્યારે તમારી પાસે હોય ચક્રીય ઘટનાઓ અને તેથી વધુ અને તે જ રીતે એવા સંબંધો છે જે મદદરૂપ ઉપયોગી હોઈ શકે છે આ સાઈન કદાચ તમારા છઠ્ઠા સાતમા સાતમા આઠમા ધોરણ અથવા નવમા ધોરણમાં શીખી હશે અને લોગ શું છે જે ફરી ક્યારેક હાઈસ્કૂલમાં શીખવા મળે છે જ્યારે તમે આ વિશે વિચારવાનું શરૂ કરો છો ત્યારે તમે સંખ્યાઓ સાથે તમારા આરામના સ્તર પર સહેજ શંકા કરવાનું શરૂ કરો છો ઠીક છે અમે કેવી રીતે આ અગાઉ જુઓ ઠીક છે સાઈન લોગ કદાચ નવમું ધોરણ આને એકલા છોડી દો ભૂલ કાર્ય શું છે તે પણ ગણિત છે બેસેલનું કાર્ય શું છે તે પણ ગણિત છે જેનો ઈજનેરીમાં ભારે ઉપયોગ થાય છે અને તેથી આગળ ઠીક છે અને જ્યારે તમે આ વસ્તુઓનો વિચાર કરો છો ત્યારે આપણે અંકગણિત કેવી રીતે શીખ્યા તે આપણે ડિકન્સ્ટ્રક્ટ અને ડીકન્સ્ટ્રક્ટ કરીએ છીએ પછી આપણને કંઈક ખ્યાલ આવે છે તમે જાણો છો અમને ગમે તેટલું આરામદાયક લાગે છે તમે જાણો છો સંખ્યાઓ પર ઑપરેશનનો સમૂહ કરવો અને સંખ્યાઓ વચ્ચેના સંબંધને જાણીને અને તેથી વધુ અને તેથી આગળ કે જેનાથી અમે ખૂબ જ આરામદાયક છીએ તે નંબરો સાથે એક જ વસ્તુ વારંવાર કરવાને કારણે આરામદાયક બન્યા બીજું કંઈ નહીં ઠીક છે પરંતુ જ્યારે તમે પ્રથમ વખત તેમના સંપર્કમાં હોવ ત્યારે એરર ફંક્શન બેસેલનું કાર્ય અને તેથી વધુ તમારે તેમને જાણવાની અથવા યાદ રાખવાની જરૂર છે તેઓ શું છે તે જ રીતે તમારે લોકોના નામ જાણવા અથવા યાદ રાખવાની જરૂર છે બરાબર કોઈ ફરક નથી પરંતુ તમે ઘણી વખત તેમની સામે આવ્યા હોવાથી તેઓ તમારો એક ભાગ બની જાય છે ઠીક છે બીજું કંઈ નથી ગણિતમાં રસ ધરાવતા લોકો માટે તમે એ જાણવા માગો છો કે એરર ફંક્શન શું છે તે આ છે ઠીક છે અને ચાલો હું તમને બતાવું કે બેસેલનું કાર્ય શું છે તે આ છે તેથી તમે બેસેલના કાર્યોની વિગતો જોઈ શકો છો બેસેલના ઘણા પ્રકારના કાર્યો છે અને તેથી આગળ તેઓ જૈવિક ઇજનેરી સહિત એન્જિનિયરિંગના કેટલાક પાસાઓમાં ખૂબ જ ઉપયોગી છે ખરું ને અને તેથી જાણવું અને યાદ રાખવું અને યાદ રાખવું વગેરે વગેરે શાળાઓમાં જે રીતે બાયોલોજી મોટાભાગે કરવામાં આવે છે તેનાથી અલગ નથી ખરું ને અને અંકગણિત જ્યારે તમે શરૂઆત કરી હતી તે રીતે કરવામાં આવ્યું હતું તે માત્ર એટલું જ છે કે તમે ઘણી વખત વારંવાર કર્યું છે કે તમે તેમાં ખૂબ જ આરામદાયક બનો છો અને તેથી શીખવાની દ્રષ્ટિએ કદાચ કોઈ આધાર નથી અહીં ગણિત અહીં ભૌતિકશાસ્ત્ર જે લોકો સામાન્ય રીતે કરે છે અમારા વિદ્યાર્થીઓ અને પછી અહીં રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન હમ્મ બરાબર તે કરવા માટે બિલકુલ કોઈ આધાર નથી અને બાયોલોજી બાયોલોજિકલ એન્જિનિયરિંગ બંનેમાં અત્યારે ઘણી બધી મેટ છે ઘણું પ્રમાણીકરણ આવી ગયું છે અને જો તમને ગણિત ગમે તો પણ ઘણું ગણિત છે અને જો તમે શુદ્ધ ગણિતશાસ્ત્રી હોવ તો પણ તમે જીવવિજ્ઞાનમાં ઘણું યોગદાન આપી શકશો મને હવે ભૌતિકશાસ્ત્ર પર જવા દો આપણે ભૌતિકશાસ્ત્ર કેવી રીતે શીખ્યા પુષ્કળ અવલોકનો સફરજનનું પડવું ચોક્કસ ગતિએ ફરતી વસ્તુ ચાર્જ થયેલા કણો અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રોનું વર્તન વગેરે શું ઉપરોક્તને નિયંત્રિત કરતા નિયમો છે તે જ ભૌતિકશાસ્ત્ર વિશે છે નિયમો સાર્વત્રિક છે મોટે ભાગે હા ઠીક છે ત્યાં થોડા અપવાદો છે પરંતુ મોટે ભાગે હા પરંતુ જીવવિજ્ઞાનમાં નિયમો હજી વ્યાજબી રીતે સાર્વત્રિક નથી ઠીક છે અમે ઝડપથી અપવાદો શોધીશું માહિતી અત્યંત અપૂર્ણ છે સમજણ પ્રાથમિક છે અને કારણ કે તે એક નવું વિજ્ઞાન છે ત્યાં ઘણી બધી માહિતી છે જેના પર આધાર રાખવાની જરૂર છે જેમ આપણે બોલીએ છીએ તેમ તે બદલાઈ રહ્યું છે તે બધા હશે માહિતીને સારી રીતે સમજી શકાય તેવા પેકેટમાં મૂકવામાં આવશે અને પછી તેને ચાલાકી કરવી ખૂબ સરળ બની જશે ખરું તેથી જ્યારે તમે જીવવિજ્ઞાનને જોઈ રહ્યા હોવ ત્યારે તમારે આને ધ્યાનમાં રાખવાની જરૂર છે તો આપણે વિચાર્યું કે આપણે શું કરીશું તે છે બાયોલોજીના કેટલાક પાસાઓને પસંદ કરો કે વ્યક્તિએ મૂળભૂત માહિતી તરીકે જાણવાની જરૂર છે જીવન કેવી રીતે બન્યું જીવન કેવી રીતે વિકસિત થયું તે ખૂબ જ રસપ્રદ પાસાઓ છે જે કેટલીક બાબતો સાથે સુસંગત હોઈ શકે છે જે વસ્તુઓ સાથે આપણે આજકાલ કામ કરી રહ્યા છીએ અને જીવવિજ્ઞાનની મૂળભૂત બાબતો મૂળભૂત બાયોમોલેક્યુલ્સ તેઓ એકબીજા સાથે અમુક હદ સુધી કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે હોઈ શકે છે કેટલાક જિનેટિક્સ જે છે જે મદદરૂપ છે રોગોની આગાહી કરે છે અને ડીએનએ આરએનએના કેટલાક પાસાઓ અને તેથી આગળ ઠીક છે અમે તમને આ દસ કલાકના મોડ્યુલ તરીકે આપીશું અને તે તમને જીવવિજ્ઞાનના અમુક સ્તરથી સજ્જ કરશે જેનાથી તમે સરળતાથી આગળ શીખી શકશો અને સરળતા સાથે અરજી કરવાનું પણ શરૂ કરી શકશો આશા છે કે તમે કોર્સનો આનંદ માણ્યો હશે મધુલિકા અને હું સાથે અમે અમારા પ્રવચનો અહીં વૈકલ્પિક કરીશું અને ટૂંક સમયમાં મળીશું બાય